આપેલ સ્થાન માટે ક્લિયરનેસ ઇન્ડેક્સclearness indexસ્પષ્ટતા સૂચકાંકનો અંદાજ કાઢવા માટે અને ક્લિયર માસ ઇન્ડેક્સ માટે ફ્યુરિયર શ્રેણીના કર્વ ફીટ મોડેલના સહગુણાંક અને પાણીની વરાળના પ્રમાણનો પણ અંદાજ કાઢવા માટે આપણે હવે ઓક્ટેવમાં કેટલીક સ્ક્રિપ્ટો લખીશું પછી આપણે એ પણ જોઈએ કે ક્લિયરનેસ ઇન્ડેક્સના અંદાજિત મૂલ્યો વાતાવરણ અને વાતાવરણીય અસરની હાજરીમાં સહેજ નમેલા કલેકટર પર ઊર્જા ઘટનાનો અંદાજ કાઢવા માટે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ મારી પાસે આ ફોલ્ડરમાં થોડી ફાઇલો છે પહેલાની ચર્ચામાં આપણે પહેલાથી જ arrad m અને arradB m જોઇ લીધું છે મારી પાસે અન્ય ત્રણ ફાઇલો છે જે kt India m wv India m અને hat estimate તો kt India m એ સ્ક્રિપ્ટ ફાઇલ છે જે તમને kt માટે ફ્યુરિયર શ્રેણીના કર્વ ફીટ મોડેલના સહગુણાંક પ્રદાન કરશે અને wv India m વાતાવરણમાં પાણીની વરાળના પ્રમાણ માટે ફ્યુરિયર શ્રેણીના કર્વ ફીટ મોડેલ માટે સહગુણાંક પ્રદાન કરશે ત્યારબાદ આપણે વાતાવરણીય અસરોવાળા નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઊર્જાની ઘટનાનો અંદાજ લગાવવા માટે hat estimate m સ્ક્રિપ્ટ ફાઇલનો ઉપયોગ કરીશું તેથી પ્રથમ હું ક્લિયરનેસ ઇન્ડેક્સ સ્ક્રિપ્ટ ફાઇલ ખોલીશ મોડેલ અહીં આપવામાં આવ્યું છે તમે આ મોડેલ વાંચી શકો છો ચાલો હું ફોન્ટનું કદ થોડું વધારું બરાબર છે તેથી આ તે મોડેલ છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે તમે જુઓ છો કે kt મોડેલ એ ફ્યુરિયર સિરીઝનું મોડેલ છે અને આપણે Tમાં ત્રીજા હાર્મોનિક સુધી ગયા હતા આપણે આ સહગુણાંકનો અંદાજ કાઢવાની જરૂર છે અને આપણે xના બીજા પાવર સુધીનો ઉપયોગ કર્યો છે અને w કે જે પાણીની વરાળનુ વર્તમાન પ્રમાણ છે તેના બીજા પાવર સુધીનો ઉપયોગ કર્યો છે પાણીની વરાળ પોતે અન્ય ફ્યુરિયર શ્રેણીના કર્વમાંથી મળી આવે છે આપણે ટૂંક સમયમાં જ તેના પર જઈશું અને તે wv Indian m સ્ક્રિપ્ટ ફાઈલમાં છે તેથી ઇનપુટ્સ શું છે ડેટાdataમાહિતી આના જેવા છે આપણી પાસે અક્ષાંશ અહીં આપવામાં આવ્યો છે અને અનુરૂપ અક્ષાંશ અને અનુરૂપ દિવસ નંબરો માટે આપણી પાસે ktનુ મુલ્ય છે માપવામાં આવેલ ktનુ મુલ્ય છે જે મૂળભૂત રીતે માપવામાં આવેલ Ha અને ગણતરી કરેલ H0નો ગુણોત્તર છે હવે આ દેશભરમાં ફેલાયેલા લગભગ બાર સ્થળો માટે કરવામાં આવે છે અને તમે કદાચ અહીંના બાર સ્થાનોના અક્ષાંશ તપાસો અને તેને ભારતના નકશા પર ચકાસી શકો છો અને તે બધી જગ્યાઓ તે અક્ષાંશમાં આવે છે અને આપણે ઇનપુટ ડેટા તરીકે પાણીની વરાળના પ્રમાણનું મૂલ્ય પણ લીધું છે હવે તમને લાગે છે કે આ x એ 5 35 છે τ ને t દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે અને આપણે બેઝ મોડેલ માટે ai1ai2x ai3x2ai4waiw2નો ઉપયોગ કરી રહ્યા છીએ અને પછી sint sin2t and sin3tનો કેવી રીતે ગુણાકાર થશે અને cost cos2t cos3t પણ ચિત્રમાં આવશે અને તે પછી આપણે મેટ્રિક્સ તૈયાર કરીએ છીએ અને પછી સહગુણાંકો મેળવવા માટે મેટ્રિક્સ ઇન્વર્સ લો ચાલો ktના સહગુણાંક શોધવા માટે આ ચલાવીએ તેથી ચાલો મને ઓક્ટેવમાં જવા દો તો ઓક્ટેવમાં મને સ્ક્રીન સાફ કરવા દો મને ઈચ્છિત ફોલ્ડરમાં જવા દો અને હું આ kt india m ચલાવીશ તેથી સ્ક્રિપ્ટ ફાઇલ ચલાવવાથી તમને આ મેટ્રિક્સ મળે છે આ a11 a12 a13 a14 a15 a21 a22 a23 a24 a25 હશે તેથી આ kt માટેના ફ્યુરિયર શ્રેણીના કર્વ ફીટ મોડેલ માટેના સહગુણાંક હશે તેવી જ રીતે જો હું wv india m પર નજર કરું તો આપણે ચર્ચા કર્યા મુજબ તમે પાણીની વરાળના પ્રમાણ માટેના કર્વ ફીટ મોડેલ જોશો તેવી જ રીતે તમે અહીં આપેલ કર્વ ફીટ મોડેલને જોઈ શકો છો અને ડેટા એ દિવસનો નંબર છે જેને અહી આ મુલ્યો તરીકે લેવામાં આવે છે અને મહિનાનુ મધ્ય અને તે જ 12 શહેરોના અક્ષાંશ માટે અને પાણીની વરાળનુ પ્રમાણ ઇનપુટ ડેટા માટે માપેલ ડેટા અહીં છે અને પછી આપણે અહી ai1 ai2xai3sx2 મોડેલનો ઉપયોગ કરીએ છીએ તેથી તે ત્રણ પદની બીજા ઓર્ડરની બહુપદી છે આપણે મેટ્રિક્સ ઇન્વર્સ કરીએ છીએ મેટ્રિક્સ જનરેટ કરીએ છીએ અને પછી G શોધી કાઢીએ છીએ તેથી જ્યારે તમે આ wv india m ચલાવોત્યારે આપણને G મેટ્રિક્સના સહગુણાંક મળે છે જે આ મોડેલમાં બંધબેસશે તેથી આ Gi1 Gi2 to અને Gi3 હશે તેથી પછી તમે આ મોડેલ મેળવી શકો છો તેથી હવે આપણે જાણીએ છીએ કે પાણીની વરાળનુ પ્રમાણ કેવી રીતે મેળવવું અને આપણે ક્લિયરનેસ ઇન્ડેક્સ પણ મેળવી શકીએ છીએ આગળ આપણે આ ફાઇલ જોઈશું આ ફાઇલનો ઉપયોગ હવે વાતાવરણીય અસરથી આડી અથવા નમેલી સપાટી પરની ઊર્જાના અંદાજ માટે કરવામાં આવે છે આપણે તે વાતાવરણીય અસરો વિના જોયું તે ફાઇલનો સુધારો છે હવે તમે તેમાં થોડીક વસ્તુઓ ઉમેરી છે તો આ અક્ષાંશ છે હું 12 97 બેંગ્લોરનો ઉપયોગ કરી રહ્યો છું અને હું નમન ફેક્ટર તરીકે 10 આપું છું જે આપણે જોયું છે જે વાતાવરણીય સ્થિતિ વિના શ્રેષ્ઠ હતું તેથી તે સ્થિતિનુ નમન ફેક્ટર વાપરો વાતાવરણ વિનાનું એક અને ત્યાં આ હરોળ છે પ્રતિબિંબ સહગુણાંકને હું પ્લેનમાં 0 2 લઈ રહ્યો છું G એ પાણીની વરાળના પ્રમાણ માટેનો સહગુણાંક મેટ્રિક્સ છે A એ સહગુણાંક મેટ્રિક્સ છે ક્લિયરનેસ ઇન્ડેક્સ અને બાકીના સમીકરણ પહેલાની જેમ જ રહે છે અહી રજુ કરેલ નવો ભાગ વાતાવરણીય અસરો અને પાણીની વરાળનો અંદાજ છે તેથી તે સહગુણાંકો આ મોડેલ સ્વરૂપમાં મૂકવામાં આવે છે અને આ G એ wv India mનો ઉપયોગ કરીને અંદાજવામાં આવે છે આ A એ kt India mમાંથી મેળવ્યું છે અને આપણે તેનો ઉપયોગ એક જ સમયે કરીએ છીએ અને આપણે તેનો ઉપયોગ ત્યારે જ કરીએ છીએ જયારે આપણી પાસે ઇનપુટ ડેટામાં શામેલ કરવા માટે તાજી માહિતી અથવા સંભવત અન્ય ઘણી વધુ જગ્યાઓ હોય છે તેથી તે ડેટાનો ઉપયોગ કરીને આપણે પાણીની વરાળનુ પ્રમાણ મેળવી શકીએ છીએ અને પછી ક્લિયરનેસ ઇન્ડેક્સના f સમીકરણમાં અંદાજિત પાણીની વરાળના પ્રમાણનો ઉપયોગ કરી શકીએ છીએ જે 1 x x2 W2 છે અને પછી તમને kt અંદાજ સમીકરણમાંથી kt અંદાજ મળશે પછી નમન ફેક્ટર Rd શોધી કાઢો Rd એ HotH0 છે પછી kd જે મૂળભૂત રીતે HdHa ફેલાયેલ રેડિયેશન ફેક્ટર છે તે લગભગ 1 1 132 kte દ્વારા આપવામાં આવે છે rt સમગ્ર નમન ફેક્ટર આ સંબંધ દ્વારા આપવામાં આવે છે જેની ચર્ચા આપણે પહેલાં કરી છે ત્યાંથી આપણી પાસે hat direct છે કે જે ફેલાયેલ અને પ્રતિબિંબિત રેડીયેશન વિનાનું છે અને બીજું એક Hat છે જે નમેલ સપાટીઓને અસર કરતી ફેલાયેલ અને પ્રતિબિંબિત રેડીયેશન સહિત વાતાવરણીય અસરો સાથે છે આતે સૂત્રો છે જેનો આપણે ઉપયોગ કર્યો છે અને આપણે આ ચલાવીશું અને જોઈએકે આપણનેશુંપરિણામ મળે છે તેથી ઓક્ટેવ પર પાછા જઈએ અને કાર્યસ્થળને સાફ કરીએ હવે હુંHat estચલાવીશ તેથી અહીં જુઓ કે આપણે જે પરિણામ મેળવીએ છીએ તે આ વાદળી રેખા H0 એ આડી ફ્લેટ પ્લેટ પર વાતાવરણીય અસરો વગર કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ છે અને આ લીલી રેખા એ વાતાવરણીય અસરો સાથે નમેલ ફ્લેટ પ્લેટ કલેક્ટર છે તેથી તમે જુઓ કે વાતાવરણીય અસરો વિના આ ખૂબ જ નોંધપાત્ર રીતે ઓછું કરવામાં આવ્યું છે અને આ મૂળભૂત રીતે ક્લિયરનેસ ઇન્ડેક્સને કારણે છે હવે બેંગ્લોર માટે અહીં લગભગ 80ની આસપાસ જુઓ જે 21 માર્ચના પ્રદેશમાં હશે આપણે સ્પષ્ટ આકાશ અને ખૂબ તીવ્ર રેડીયેશન જોશું રેડીયેશનની તીવ્રતામાં અહીં ઘટાડો થાય છે તમે ઘણા વાદળો જોશો કારણ કે આ બેંગ્લોરનો ચોમાસાનુ ક્ષેત્ર છે અને તીવ્રતા ઓછી થાય છે અને તમે જુઓ છો કે ન્યુનત્તમ મૂલ્ય આશરે 4 6 અથવા તેથી વધુ છે અને તેના પર તે ડિસેમ્બર મહિના તરફ 6ની આસપાસ પહોંચે છે જ્યાં ફરીથી આપણે સ્પષ્ટ આકાશ જોશું તેથી kt કે જે ક્લિયરનેસ ઇન્ડેક્સ છે તેના લીધે આપણે જોશું કે સ્થાનિક વાતાવરણીય અસરો આ ફેશનમાં સરસ રીતે પ્રતિબિંબિત થઈ રહી છે દિવસો વિરુદ્ધ Rdને રચીને જોવું રસપ્રદ છે આ નમન ફેક્ટર છે અને તેના વિરુદ્ધ Rt સમગ્ર નમન ફેક્ટર છે તેથી તમે જોશો કે આ Rd વાદળી લીટી એ નમન ફેક્ટર છે અને લીલી લીટી એ સમગ્ર નમન ફેક્ટર Rt છે તેથી આ ખરેખર મુશ્કેલ છે તે આકારમાં સમાન જ દેખાય છે આ ખરેખર ઓછી કિંમત છે અને તે અગાઉના મહિનામાં Rd કરતાં ઓછી છે અને પછીના મહિનામાં અને ચોમાસા દરમિયાન તમે જોશો કે Rd ઓછુ હોય છે અને ફેલાયેલા વાદળાના કારણે સમગ્ર નમન ફેક્ટરનુ મુલ્ય વધુ સારું હોય છે ફેલાયેલ ભાગ વધુ છે અને તેથી Rt ઊચુ જાય છે દિવસો અને ક્લિયરનેસ ઇન્ડેક્સને રચવું પણ ખુબ રસપ્રદ છે તે કેવી રીતે બદલાય છે અને તમે જોશો કે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરના દિવસ સાથે ક્લિયરનેસ ઇન્ડેક્સ કેવી રીતે બદલાય છે ફરીથી તમે જોશો કે ક્લિયરનેસ ઇન્ડેક્સ ખૂબ સરસ અને વધુ સારું છે તે માર્ચ મહિનામાં 0 75 પર પહોંચી રહ્યું છે જ્યારે બેંગ્લોરમાં આકાશ સ્પષ્ટ છે અને ચોમાસાના મહિનાઓ દરમિયાન આ આકડો ખૂબ નીચે પહોંચી રહ્યો છે જે લગભગ 0 45ની આસપાસ છે આ ચોમાસાના મહિનાઓ છે જે જૂનથી સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ છે અને પછી તે ફરીથી ઉચો જાય છે તેથી kt ક્લિયરનેસ ઇન્ડેક્સ એ ખરેખર તે વિસ્તારની વાતાવરણીય પરિસ્થિતિઓને પ્રતિબિંબિત કરે છે તેથી મહત્વપૂર્ણ નિષ્કર્ષ એ છે કે જો તમે આ Hat est ચલાવો છો તો તમને અહીં આ લીલી લાઇન મળશે જે Hat છે કે જે વાતાવરણીય અસરોવાળા નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઊર્જા ત્વરિત છે અને આ તે છે જેનો તમારે PV પેનલની રચના માટે ઉપયોગ કરવો પડશે હવે એક વર્ષમાં ન્યૂનતમ મૂલ્ય કેટલું છે તે લો અને તે જુઓ તેથી અહીં આ ન્યુનત્તમ મૂલ્ય છે ઉદાહરણ તરીકે અહીં મેં કર્સર રાખ્યું છે તે 4 6ની આસપાસ છે અને તે મૂલ્ય એ જ છે કે જે તમારે તમારી બધી એપ્લિકેશન ડિઝાઇન કરવા માટે ઉપયોગમાં લેવાની જરૂર છે કારણ કે વર્ષના દરેક દિવસ દરમિયાન તમને 4 6 કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસની ઊર્જાની અને અન્ય દિવસોમાં વધારે પ્રમાણમાં ઊર્જાની બાંયધરી આપવામાં આવે છે તેથી કર્સર દ્વારા નિર્દેશિત સૌથી ખરાબ કિસ્સો છે જ્યાં Hatનુ મુલ્ય ન્યુનતમ છે અને આનો ઉપયોગ આપણે PV પેનલ્સની રચના અને કદ બદલવા માટે કરીશું